આગળનો ભાગ તે dડી છે d તે કંડક્ટર પર અસરકારક લોડ 𝐾𝑔 𝑚 માં આપવામાં આવેલ છે સમીકરણ 83 નો ઉપયોગ કરીને તે 𝑊𝑒 √𝐹2 𝑊 𝑊𝑖2 કે જે તમારો 𝑊𝑒 √𝐹2 𝑊𝑇2 છે 𝐹 0 તેથી પછી તમે સરળતાથી 𝑊𝑒 √0 812 2 972 3 078 𝐾𝑔 𝑚 ની ગણતરી કરી શકો છો પછી e એ સેગ છે જેને તમે અસરકારક લોડ કહો છો d ની આપણે ગણતરી કરી છે હવે e એ સેગ મીટરમાં છે અને f એ ઊભો સેગ તમારો મીટરમાં છે હવે તે પછી તે સલામતીનો પરિબળફેકટર ઓફ સેફ્ટી છે જે તે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેથી સલામતીનો પરિબળ આપવામાં આવે છે કે 𝑇 𝑢𝑙𝑡𝑖𝑚𝑎𝑡𝑒 𝑠𝑡𝑟𝑒𝑛𝑔𝑡ℎ 𝑓𝑎𝑐𝑡𝑜𝑟 𝑜𝑓 𝑠𝑎𝑓𝑒𝑡𝑦 હવે અંતિમ તાકાત એ 12900 𝐾𝑔 આપવામાં આવેલ છે અને સલામતીનું પરિબળ એ 2 ની બરાબર છે તેથી 𝑇 12900 2 6450 𝐾𝑔 તેથી સમીકરણ 84 નો ઉપયોગ કરીને તમે જાણો છો 𝑑 𝑊𝑒𝐿2 8𝑇 તેથી આપણે ગણતરી કરેલ We એ 3 078 𝐾𝑔 𝑚 ની બરાબર છે 𝐿 150 𝑚 અને 𝑇 ફક્ત આપણે 6450 𝐾𝑔 ની ગણતરી કરી છે જો તમે 𝑑 3 342 𝑚 ને અવેજી કરો છો તો છેલ્લી એક બીજી વસ્તુ એ ઊભો સેગ મીટરમાં છે તેથી ઊભો સેગ જે આપણે પહેલાં જોયો છે તે 𝑑cos𝜃 છે તેથી આ કિસ્સામાં 𝐹 આ રીતે કાર્ય કરે છે 1 97 𝐾𝑔 𝑚 પરિણામ 3 078 𝐾𝑔 𝑚 છે અને આ ખૂણો 𝜃 છે તેથી ઊભો સેગ તમારો 𝑑cos𝜃 હશે તેથી cos𝜃 2 97 3 078 આકૃતિ 12 માટે આ આકૃતિ પરથી તેથી ઊભો સેગ 1 97 3 078 1 295 𝑚 હશે તેથી આ તે છે જેને તમે એક આંકડાકીય દર્શાવતા ભાગ તરીકે કહો છો કે કેવી રીતે આપણે આંકડાઓને હલ કરવા માટે આગળ વધીએ હવે આગળ તે લાઇનનું સ્થાન છે તેથી ફરીથી આપણે તે દાખલા પર આવીશું પ્રથમ ત્યાં લાઇનના સ્થાન માટે થોડાક સિદ્ધાંતો છે તેથી ટ્રાન્સમિશન અથવા ડિસ્ટ્રિબ્યુશન લાઇન્સ ના માર્ગ નિર્દેશન માટે સંપૂર્ણ તપાસની જરૂર છે અને સૌથી વધુ ઇચ્છનીય અને વ્યવહારુ માર્ગ પસંદ કરવા માટે નીચેના મુદ્દાને ધ્યાનમાં લેવા જોઈએ જ્યારે તમે ટ્રાન્સમિશન લાઇનની રચના કરી રહ્યા હો ત્યારે તમારે ચોક્કસ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એક બાંધકામની કિંમત છે બીજુ તમારી સરળતા કિંમત અને ત્રીજુ ક્લિયરિંગનીસાફ કરવાની કિંમત અને જાળવણીની કિંમત તેથી બધી પ્રકારની વસ્તુઓ ત્યાં ક્લિયરિંગની કિંમત છે મારો અર્થ એ છે કે ઘણી બધી વસ્તુઓ ત્યાં છે તેથી આ બધી બાબતો ફક્ત આપણે જાણીશું પરંતુ વિગતવાર અભ્યાસ આ અભ્યાસક્રમમાં થશે નહીં કારણ કે તે સમય વધારે લે છે તેથી આપણે અંડરગ્રેજ્યુએટ સ્તરે ફક્ત જાણીશું કે કે આ વસ્તુઓ છે તે પછી સેગ નમૂના તમારા સ્ટૃકચરના સ્થાનની સાચી ડિઝાઇન અને અર્થવ્યવસ્થા માટે તમે જેને કહો છો તે સેગ નમૂના પણ આપવામાં આવેલ છે પરંતુ કેટલીકવાર આ તમે ઇચ્છો તે બરાબર ન હોઈ શકે પરંતુ કેટલાક વિચારો તમારી પાસે છે સાચી ડિઝાઈન અને અર્થવ્યવસ્થા માટે નમૂના સાથે પ્રોફાઇલ પર સ્ટ્રક્ચર્સનું સ્થાન ખૂબ જરૂરી છે કે જે આપણે કહીએ છીએ તે સેગ ટેમ્પલેટ છે તેથી સેગ ટેમ્પલેટ એ સ્ટૃકચર ના સ્થાન અને ઊંચાઈને નિર્ધારિત કરવા માટે ટ્રાન્સમિશન લાઇનની રચનામાં અનુકૂળ ઉપકરણનો ઉપયોગ છે નીચેનું પ્રદાન કરવા માટે સેગ નમૂના પર આધાર રાખી શકાય છે 1 આર્થિક લેઆઉટ 2 ડિઝાઇન અને લેઆઉટમાં ઓછામાં ઓછી ભૂલો 3 માળખાઓનું યોગ્ય ગ્રેડિંગ અને 4 વધુ પડતા ઇન્સ્યુલેટર સ્વિંગનું નિવારણ આ બધી વસ્તુઓ ત્યાં સેગ નમૂના પર હશે તેથી સામાન્ય રીતે બે પ્રકારના ટાવરનો ઉપયોગ થાય છે એક તમારો પ્રમાણભૂત અથવા સીધો રન અથવા મધ્યવર્તી ટાવર બીજો એક એંગલ અથવા એન્કર અથવા ટેન્શન ટાવર તેથી સીધા રન ટાવર્સનો ઉપયોગ સીધા રન અને સામાન્ય પરિસ્થિતિ માટે થાય છે જ્યારે એંગલ ટાવર્સ એ પ્રમાણભૂત ટાવર્સની તુલનામાં ભારે લોડિંગને ટકી રહેવા માટે રચાયેલ છે કારણ કે એંગલ ટાવર્સ એ એંગલ ટર્મિનલ અને અન્ય બિંદુઓમાં વપરાય છે જ્યાં સપોર્ટ પર મોટો અસંતુલિત પુલ ફેંકી શકાય છે તેથી સામાન્ય અથવા સરેરાશ સ્પાન્સ માટેના પ્રમાણભૂત ટાવર્સ માટે સેગ અને તે ગ્રાફ્નો સ્વાભાવ કેટેનરી અથવા પેરાબોલા છે લાઇન નમૂનાના મૂલ્યાંકનમાં અને દોરવામાં તમારી અપેક્ષા હેઠળ લાઇન કંડક્ટર કબજો કરશે પરંતુ ચાલો હું તમને સેગ ટેમ્પ્લેટ માટે એક વસ્તુ જણાવું છું આ બધી વસ્તુઓ આપવામાં આવી છે તે તમારી ડિઝાઇનની બરાબર નહીં પણ હોઈ શકે પરંતુ તમારી પાસે અમુક પ્રકારના વિચારો છે તેથી નમૂના પણ જરૂરી ન્યુનતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ બતાવશે જે કંડક્ટર આકાર વળાંકની સમાંતર વળાંકને દોરીને સાચું છે હું તેને પછી બતાવીશ અને પ્રમાણભૂત ટાવર અને સમાન ઊંચાઇ માટે ટાવર ફૂટિંગ લાઇન પણ નમૂના પર દોરી શકાય છે જે પણ હું તમને બતાવીશ તેથી ટાવર ફુટિંગ લાઇનનો ઉપયોગ ટાવર્સની સ્થિતિ શોધવા માટે કરવામાં આવે છે અને સમગ્ર ક્ષેત્રમાં ન્યૂનતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ જાળવવામાં આવે છે તેથી આ આકૃતિ 13 ટાવર્સને શોધવા માટે ઉપયોગમાં લેવાતા સેગ નમૂનાઓ બતાવે છે હકીકતમાં તમે ટાવરની સ્થિતિ શોધી રહ્યા છો તે માટે કોઈ સચોટ સાફ માર્ગદર્શિકા નથી અને અન્ય ઘણા વૈકલ્પિક ઉપયોગ થઈ શકે છે આ ફરજિયાત વસ્તુ નથી પરંતુ અન્ય વસ્તુઓ પણ તેનો ઉપયોગ કરી શકાય છે તેથી ગ્રાઉન્ડ ક્લિયરન્સ વોલ્ટેજ સ્તર પર આધારીત છે કારણ કે ટેબલ એક માં કંઈક આપવામાં આવેલ છે અને જુદા જુદા વોલ્ટેજ સ્તર પર સ્પાન લંબાઈ અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપેલ છે ઉદાહરણ તરીકે માની લો કે આ લાઇન કંડક્ટર છે અને આ તમારો ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે અને આ ટાવર ફુટિંગ લાઇન આ ડેશેડ લાઇન ખરેખર ટાવર ફુટિંગ લાઇન છે આ એક સેગ ટેમ્પ્લેટ છે આ ટાવર છે આ ટાવર છે અને આ ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે અને આ લાઈન કંડક્ટર છે તેથી ટાવર્સને શોધી કાઢવા માટે સેગ નમૂનો તેથી બરાબર તે જ વસ્તુ છે જેને તમે કહો છો જેની તમે ડિઝાઇન કરો છો તમને આ વસ્તુ જે મળે છે તે નહીં મળે પરંતુ તમારી પાસે એક પ્રકારનો વિચાર હશે તેથી આ રીતે મારી પાસે તમને કંઈક બતાવવા માટે છે અને મેં દોર્યું છે આ ટાવર ફુટીંગ લાઇન છે તેથી તે તમને ખરેખર મદદ કરશે તેથી અને આ લાઇન કંડક્ટર એવું માનીને છે કે મારો અર્થ એ છે કે કેટલોક સેગ ત્યાં હોઈ શકે છે કે તેઓ સમાન ઊંચાઇ અથવા સમાન સ્તરે ન હોય તેથી આને ખરેખર તમારો સેગ નમૂનો કહેવામાં આવે છે તે તમને ગ્રાઉન્ડ ક્લિઅરન્સ આપશે પછી ટાવર ફુટિંગ લાઇન તમામ પ્રકારની વસ્તુઓ પરંતુ જેને તમે ફરજિયાત વસ્તુ કહો છો તે ન પણ હોઈ શકે પરંતુ તે તમને મદદ કરશે આગળ આપણે એક બીજું ઉદાહરણ લઈશું જે ઉદાહરણ 3 છે કંડક્ટર કંપન વિશે કહો અંતે થોડું થોડું આવશે માની લો કે ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ ટાવર્સનો અર્થ એ છે કે તમારા ટાવર મેમ્બરની મૂળ લંબાઈ 22 𝑐𝑚 અને ક્રોસ સેકશનલ વિસ્તાર 13 𝑐𝑚2 સાથે વર્કિંગ અક્ષીય ટેન્સાઇલ લોડ 125 𝑘𝑁 છે લંબાઈમાં ફેરફાર 0 2 𝑚𝑚 છે તો સંખ્યાની ગણતરી કરો એ સ્ટ્રેસ બી સ્ટ્રેન સી સ્થિતિસ્થાપકતાનો મોડ્યુલસ ડી ટકા લંબાઈ ઇ જો અંતિમ ટેન્સાઇલ સ્ટ્રેસ 110000 𝑁 𝑚𝑚2 હોય તો સલામતીનું પરિબળ નક્કી કરો તેથી 5 વસ્તુઓ તમારે શોધવની છે તેથી અહીં ટેન્સાઇલ લોડ એ 125 𝑘𝑁 આપવામાં આવેલ છે જો હું હવે વાંચીને ચિહ્નિત કરું છું તો આ હશે આ વસ્તુ 125 𝑘𝑁 આ 22 𝑐𝑚 0 2 𝑚𝑚 છે તેથી આ જેને તમે સ્ટ્રેસ કહો છો તે ટેન્સાઇલ લોડ એ 125 𝑘𝑁 આપવામાં આવેલ છે

02 22 0 000909 આ સ્ટ્રેન છે આગળ આ ત્રીજા મુદ્દામાં આપણું મોડ્યુલસ છે જે સ્થિતિસ્થાપકતાનું મોડ્યુલસ છે

14 આગળ આપણે એક બીજું ઉદાહરણ લઈશું આ બધા આ સિદ્ધાંતોથિયરી તમે જે કંઈપણ બનાવ્યું છે તેને કેટલાક સારા દાખલાઓન્યુમેરીકલ્સ દ્વારા સમર્થન આપવું જોઈએ હવે આ એક કે જે નદીના ક્રોસિંગ પરની ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની ઊંચાઇના બે ટાવર્સથી સપોર્ટેડ છે એક 40 𝑚 છે અને બીજું 250 𝑚 ના સ્પાન સાથે પાણીના સ્તરથી 80 𝑚 ઉપર છે કંડક્ટરનું વજન 1 16 𝐾𝑔 𝑚 છે અને કાર્યકારી ટેન્શન 1800 𝐾𝑔 છે તેથી ટાવર્સ વચ્ચે કંડક્ટર અને પાણીની સપાટીની વચ્ચેનું કલીયરન્સ નક્કી કરો તેથી આ બે બિંદુ 𝐴 અને 𝐵 છે અને આ તે છે કે તમારી કર્વ ડેશ લાઇન એ કાલ્પનિક વળાંક આ બિંદુ 𝑂 છે તેથી આ મધ્ય બિંદુ છે અને બે ટાવર્સ વચ્ચેનું અંતર એ 250 𝑚 આપવામાં આવ્યું છે તેથી આ બે બિંદુઓ આડૂં અંતર 𝐿 250 𝑚 અને આ નદી છે અને આ જળ સપાટી છે અને આ અંતર 𝐵𝐵 ′ 80 𝑚 આપવામાં આવ્યું છે કે માફ કરશો કે અહીંથી અહીં નદીનું સ્તર અહીં એંસી મીટર અંતર 𝑑2 છે તે આપવામાં આવ્યું નથી અને આ બિંદુ 𝐴 થી નદીના સ્તરે તે 40 𝑚 છે હવે આ અહીંથી અહીં 𝐴 થી 𝐵 250 𝑚 અને આપણે ક્યાંક તૂટક લાઇનને એક કાલ્પનિક લીધી છે જે તમારી 𝑥1 છે કારણ કે જ્યારે તમે દોરો છો ત્યારે તે આની જેમ આવશે હવે તેથી જ આ આકૃતિ પાછળથી આવવી જોઈએ પરંતુ આ વસ્તુ પહેલાં હું તમારી સમક્ષ બતાવી રહ્યો છું કારણ કે આ સમસ્યાથી તમે આને દોરી શકતા નથી તમારે આ સ્થિતિની તપાસ કરવી પડશે કે તે 0 કરતા ઓછી છે કે નહીં તે અહીં આવી રહ્યું છે તેથી જ તે તૂટક લાઇન હશે ઉદાહરણ તરીકે સમીકરણ 65 નો ઉપયોગ કરીને 𝑥1 𝐿 2 − ℎ𝑇 𝑊𝐿 𝐿 250 𝑚 𝑇 1800 𝐾𝑔 ℎ 40 𝑚 અને 𝑊 1 તેનો અર્થ એ કે તમારો 𝑥1 250 2 − 40 × 1800 1 તેથી જ આ બાદબાકી કર્યા પછી જ મેં આ ગ્રાફ દોર્યો છે તે ડેટા જોઈને તમે ગ્રાફને પ્લોટ કરીદોરી શકતા નથી કારણ કે 𝑥1 નકારાત્મક છે તેથી જો આ કાલ્પનિક લાઇન જો આ ડેશેડ લાઇન કાલ્પનિક લાઇન છે અને આ બિંદુ 𝑂 છે તેનો અર્થ એ કે તે બીજી બાજુ આવી રહ્યું છે જ્યારે તે અસ્તિત્વમાં નથી ખરેખર આ કુલ બે ટાવર્સ છે તેથી આ અસ્તિત્વમાં નથી તેથી તે છે જો 𝑥1 0 તે મહત્તમ સેગના બિંદુની સમાન બાજુએ બંને ટાવર નકારાત્મક છે તેથી પેરાબોલિક રૂપરેખાંકન આકૃતિ 14 ને ધ્યાનમાં લેતા તે સ્થિતી બતાવે છે જો તમે કોઈ પેરાબોલિકને ધ્યાનમાં લો તો આ તે તમારી આકૃતિ 14 છે તેથી બંને બિંદુઓ તે મહત્તમ સેગની એક જ બાજુ છે 27 248 27 𝑚 થી મિડપોઇન્ટ 𝑃 નું આડું અંતર તેથી તે તમારું 𝑂 થી 𝑃′ અને બિંદુ 𝐵′ નું આડૂં અંતર જે 𝑂𝐵′ 𝐿 − 𝑥1 250 − −123 27 373 27 𝑚 છે તેથી 𝑂 ઉપર મધ્યમ બિંદુ 𝑃 ની ઊંચાઇ 𝑃𝑃 તેથી આ 𝐴 અને 𝐵 વચ્ચેનું મધ્યમ બિંદુ છે પછી ઊંચાઇ કેટલી હશે 𝑃𝑃′ 𝑑1 𝑊𝐿2 − 𝑥12 2𝑇 સમીકરણ 58 જુઓ

86 𝑚 આ 𝑑1 છે અને તે જ રીતે બિંદુ 𝐵 ની ઊંચાઇheight of point 𝐵 𝑑2 𝑊𝐿 − 𝑥12 2𝑇 1 9 𝑚 તેનું મધ્યબિંદુ 𝑃 એ 𝑑2 − 𝑑1 છે તેથી આ ખરેખર 𝑑2 − 𝑑1 ℎ છે તો મિડપોઇન્ટ 𝑃 તે છે 𝑑2 − 𝑑1 44 86 25 તેથી 25 0 𝑚 તે બિંદુ 𝐵 થી નીચે છે તેથી આ તમારુ છે આ બિંદુ 𝐵 ની નીચે આ બિંદુ છે કારણ કે 𝑑2 તમને મળ્યું છે 𝑑2 એ 44 9 𝑚 તમને મળ્યું છે કુલ આ 𝑑2 છે અને પછી 𝑑1 તમને મળ્યું છે તે અહીંથી અહીં છે 𝑑2 અને 𝑑1 તમને પણ મળ્યું છે તેથી બિંદુ 𝐵 ની નીચેbelow point 𝐵 નો અર્થ છે અહીંથી અહીં આ અંતર 𝑑2 − 𝑑1 તે તમારું 20 છે જે બિંદુ 𝐵 થી નીચે છે હું આને બિંદુ 𝐵 નીચે લખી રહ્યો છું મારો અર્થ અહીંથી અહીં છે જે 𝑑2 − 𝑑1 છે તેથી 𝐴 ના સંદર્ભમાં મિડપોઇન્ટ 𝑃 ની ઊંચાઇ મારો અર્થ એ આ છે આ 𝐴 આના સંદર્ભમાં છે તે તમારી 19 9 14 96 𝑚 હશે આ તે છે જે આપણને ખબર છે કે આ એક ફક્ત થોડી રાહ જુઓ આ 65 આ છે આ 𝑥1 છે આ 248 𝑚 છે આ 372 આ 𝑑1 છે અને આ તમારું 19 86 𝑚 છે આ 25 0 છે અને 𝐴 ના સંદર્ભમાં મધ્ય બિંદુ 𝑃 ની ઊંચાઇ છે તે તમારી 19 9 𝑚 છે મારો મતલબ આ છે આ બિંદુ 𝐴 ના સંદર્ભમાં છે આનો અર્થ એ છે કે જો તમે ગણતરી કરો છો તો મારો અર્થ આ ઉંચાઇનો છું મારો અર્થ આ 𝐴 થી આ એક છે જો હું તેને અહીંથી અહીં આ બિંદુ સુધી બનાવી શકું તો તે ખરેખર 4 9 𝑚 આવે છે હવે તેથી ટાવર્સ વચ્ચે કંડક્ટર અને પાણીની સપાટીની વચ્ચેનું કલીયરન્સ પછી 𝑠 40 14 96 54 96 𝑚 હશે તેથી અન્યથા 𝑠 80 − 25 તેથી આ ખરેખર છે કે જો આ પ્રકારની સમસ્યા આવે તો કોઈ ગણતરી કેવી રીતે કરી શકે પરંતુ આ તૂટક લાઇન નકારાત્મક લાઇન પહેલા તમારે આ બધી બાબતોની ગણતરી કરવી પડશે અને આ ખરેખર અહીંથી અહીં છે આ ખરેખર આ ઊંચાઇ 40 𝑚 છે અને આ પણ 40 𝑚 છે તેથી તો પણ આ તે છે જેને તમે આ પ્રકારની સમસ્યા માટે કહો છો કે જો તે પહેલા તમે તપાસ કરો કે 𝑥1 નકારાત્મક છે કે નહીં અને તે મુજબ તમે કૃપા કરીને તે કરો તેથી હવે આપણે બીજું ઉદાહરણ લઈશું તેથી અહીં તે ઉદાહરણ 5 અહીં પણ 𝑥1 નકારાત્મક બનશે તેથી જ મેં તેને આ રીતે બનાવ્યું છે તે પહેલાં મને સમસ્યા વાંચવા દો નદી ક્રોસિંગ પર ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનને પાણીના સ્તરથી 30 𝑚 અને 70 𝑚 ની ઊંચાઇએ બે ટાવર્સથી સપોર્ટેડ છે ટાવર્સ વચ્ચેનું આડું અંતર 250 𝑚 છે જો ટાવર વચ્ચે કંડકટરો અને પાણીની વચ્ચેનું આવશ્યક કલીયરન્સ 45 𝑚 છે અને જો બંને ટાવર્સ મહત્તમ સેગના બિંદુની એક જ બાજુ છે તો કંડક્ટરમાં તણાવટેન્શન શોધી કાઢો કે કંડક્ટરનું વજન 0 8 𝐾𝑔 𝑚 આપવામાં આવ્યું છે તેથી તે છે કે આપણે એક પેરાબોલિક ગોઠવણી માની રહ્યા છીએ સિવાય કે જ્યાં સુધી તેનો ઉલ્લેખ ન થાય ત્યાં સુધી હંમેશાં તમે પેરાબોલિક ગોઠવણીને ધારશો હવે તેથી જ પેરાબોલિકને ધારીએ છે જો તે કેટરનરીનો ઉલ્લેખ કરવામાં આવે તે સમયે તમારે તે કરવું પડશે નહીં તો જો તે ન હોય તો તેથી તમે 𝐿 250 𝑚 લો તે આપવામાં આવેલ છે 𝑊 0 8 𝐾𝑔 𝑚 તે પણ આપવામાં આવેલ છે અને પછી hએચ જે આ બંને વચ્ચેનો તફાવત છે આ 30 𝑚 ઊંચાઇ છે અને આ 70 𝑚 છે તેથી ℎ 70 − 30 40 𝑚 નોંધો કે આ વસ્તુ બિંદુની સમાન બાજુના બંને ટાવર જ્યારે લઘુત્તમ સેગ છે જ્યારે 𝑥1 0 તો પછી તે બંને બિંદુઓ છે કે જે તમે લઘુત્તમ સેગની એક બાજુને જાણો છો હમણાં જ આપણે પાછલી સમસ્યા જોઇ તેનો અર્થ એ છે કે આપમેળે પણ તે તમારા માટે ઉલ્લેખિત નથી તમારે માની લેવું પડશે કે 𝑥1 નકારાત્મક બરાબર છે આ ફક્ત તમારે તે જોવાનું છે કે શું બંને ટાવર મધ્યમાર્ગી છે કે નહી કારણકે તમે બંને ટાવર્સ મહત્તમ સેગના બિંદુની સમાન બાજુ પર છો જો આ વાક્ય આપવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે બંને જે 𝑥1 હંમેશાં નકારાત્મક હોય છે જ્યારે તમે દાખલાઆંકડાઓને હલ કરતા હો ત્યારે આ તમારા મગજમાં હોવું જોઈએ તેથી સમીકરણ 61 પરથી ℎ 𝑊 2𝑇𝑥22 − 𝑥12 હવે 𝑥1 એ નકારાત્મક હોવા તરીકે આપણે પહેલાનાં ઉદાહરણમાં જોયું છે કે 𝑥1 𝑥2 𝐿 તેથી 𝑥2 𝐿 − 𝑥1 તેથી ℎ 𝑊 2𝑇𝐿−𝑥12 − 𝑥12 𝑊𝐿 2𝑇𝐿 − 2𝑥1 આ સમીકરણ 1 છે હવે બિંદુપોઇન્ટ 𝐴 અને 𝐵 માટે એટલે કે આ આકૃતિ તમે બિંદુ 𝐴 અને બિંદુ 𝐵 સરળતાથી શોધી શકો છો તે ℎ 40 𝑚 તેથી આપણે લખી શકીએ છીએ કે તમારું 40 0 40 આ સમીકરણ 2 છે અને હવે બિંદુઓ 𝐴 અને 𝑃 માટે ℎ 45−30 15 𝑚 જે બિંદુ 𝐴 અને 𝑃 છે કારણ કે 𝐴𝑃 એ કોઈપણ રીતે આ બે બિંદુ 𝐴 અને 𝐵 વચ્ચે મધ્યમાર્ગી છે હવે 𝐴 અને 𝑃 વચ્ચેનું આડું અંતર તે મધ્યમાર્ગી પોઇન્ટ છે તેથી 𝐴 અને 𝑃 વચ્ચે આડું અંતર તે 250 2 125 𝑚 હશે હવે ફરી તે જ વસ્તુ 0 8 × 125 2𝑇125 − 2𝑥1 15 આ એક સમીકરણ છે 125 − 2𝑥1 𝑇 0 3 જો તમે સમીકરણ હલ કરો 2 અને 3 તો તમને 𝑇 1250 𝐾𝑔 મળશે અને તે જ સમયે જો તમે 𝑥1 − 125 𝑚 હલ કરો છો તો તેથી જ આ તમારું છે તે નકારાત્મક બાજુ છે તો તે સાથે ખૂબ ખૂબ આભાર ફરીથી આપણે થોડા વધુ ઉદાહરણો સાથે મળીશું ખુબ ખુબ આભાર